સોલ્યુશન અસાઇનમેન્ટ 1 પ્રોબ્લેમ 1 3 આ ટ્યુટોરીયલ માં હું પ્રથમ અસાઇનમેન્ટ સોલ્વ કરીશ તો આ અસાઇનમેન્ટ 1 છે અસાઇનમેન્ટ નો પ્રથમ પ્રોબ્લેમ છે કે x અક્ષ પર બે ચાર્જ Q અને Q ઉદગમથી a અંતરે મુકવામાં આવેલ છે અને આપણે y અક્ષ પર ત્રીજો ચાર્જ q y અંતરે મૂકીએ છીએ અને આપણે y અક્ષ પર ચાર્જ q પર બળ ની ગણતરી કરવા માંગીએ છીએ તો ચાલો આપણે તેને ફિઝિકલી જોઈએ પોઝીટીવ ચાર્જ Q ને કારણે ચાર્જ q પરનું બળ Q થી q ની લાઇનની દિશામાં લાલ રંગ દ્વારા દર્શાવ્યું છે એ જ રીતે Q ને કારણે ચાર્જ q પરનું બળ q થી Q સુધીની લાઇનની દિશામાં લીલા રંગ દ્વારા દર્શાવ્યું છે અને આ બંને બળોનું સંયોજન અથવા સરવાળો એ નેટ બળ બનશે ચાલો હું આ બળને અનુક્રમે F1 અને F2 તરીકે લઉ છું અને તમે સમાવિષ્ટ અંતરને કારણે જોઈ શકો છો F1 અને F2 નું મેગ્નિટ્યુડ સમાન હશે અને તેથી જો તમે ફક્ત વેક્ટરનો સરવાળો કરો છો તો આ કાળા તીર દ્વારા બતાવેલ ડાબી તરફની દિશામાં નેટ બળ હશે આ નેટ બળ હશે તેથી આપણે ભૌમિતિક ધોરણે પહેલાથી જ અપેક્ષા રાખીએ છીએ કે બળ F એ માયનસ x અથવા નેગેટીવ x દિશામાં સમપ્રમાણમાં F∝−x બનશે ચાલો હવે આપણે તેને ગાણિતિક રીતે યાદ કરીએ કે જ્યારે આપણે કુલંબનો નિયમ Coulomb's law લખીશું ત્યારે બે ચાર્જ Q1 અને Q2 વચ્ચેનું બળ એ 14π0Q1Q2r3છે જ્યાં જો હું Q2 પર બળની ગણતરી કરી રહ્યો છું તો r એ r12 છે અને આ Q2 પર બળ છે જો બે ચાર્જ નેગેટીવ છે તો તમે બળને વિરુદ્ધ દિશામાં જોઈ શકો છો F∝ x FQ214π0Q1Q2r3r12 હવે ચાલો આપણે F1 ની ગણતરી કરીએ તેથી F114π0Q qr3 બનશે ચાર્જ વચ્ચેનું અંતર આ પીળા બદામી રંગમાં બતાવવામાં આવ્યું છે તે a2y212 છે અને તેથી r3a2y232 છે અને વેક્ટર એ Q થી નાના q સુધીના લાલ રંગ દ્વારા બતાવવામાં આવેલ છે અને તે yy ax થશે તે ચાર્જ Q ને લીધે q પર લાગતું બળ F1 છે F114π0Q qa2y232 હું એ જ રીતે હવે F2 ની ગણતરી કરી શકું છું F214π0Q qr3 છે અને હું ફક્ત મેગ્નિટ્યુડ Q q અને સામેલ સમાન અંતરો જ લખીશ તેથી હું ફરીથી a2y232 લખીશ જો કે હવે બળ લીલા વેક્ટર દ્વારા બતાવવામાં આવેલ દિશામાં છે જે q થી Q સુધી છે તે y અક્ષ પરના બિંદુ થી x અક્ષ પરના બિંદુ સુધી છે અને તેથી આ a x y y બનશે તે ચાર્જ q થી Q સુધીનો વેક્ટર છે F214π0Q qa2y232 તેથી આ બે વેક્ટર્સનો સરવાળો એ નેટ બળ બનશે જો હું આ બે નો સરવાળો કરું તો નેટ બળ F માં y સાથે સંકળાયેલ ટર્મ કેન્સલ થાય છે અને મને F14π0Q qa2y232 મળે છે તમે જોઈ શકો છો કે નેટ બળ x એકમ દિશામાં છે તો આ પ્રોબ્લેમ 1 છે F14π0Q qa2y232 ચાલો પ્રોબ્લેમ નંબર 2 પર આવીએ જેમાં પૂછાયેલ છે કે સમાન સાઇન ના 12 ચાર્જ અને મેગ્નિટ્યુડ Q ને R ત્રિજ્યાની રિંગ પર સમાન અંતરે મૂકવામાં આવેલ છે તેથી અહીં ત્રિજ્યા R ની આ રીંગ પર સમાન અંતરે 12 ચાર્જ લગાવવામાં આવ્યા છે તેથી આપણે તેને આ રીતે 1 2 3 4 5 6 7 અહીં ક્યાંક 8th 9th 10th 11th અને 12th હશે આ બધા વચ્ચે 30 ડિગ્રી નું અંતર છે ત્રીજું અહીં હશે હું થોડું વ્યવસ્થિત બનાવું છું આ 4th 5th 6th અને 7th છે તો હું આ ફરીથી બનાવું છું જો મારી પાસે આ રીંગ હોય તો હું 30 ડિગ્રી પર ચાર્જ 1 થી શરૂ કરીશ 60 ડિગ્રી પર ત્યાં એક વધુ ચાર્જ 2 હશે અહીં એક વધુ 3 અહીં 4 અહીં 120 ડિગ્રી પર 5 150 ડિગ્રી પર 6 180 ડિગ્રી પર 7 210 ડિગ્રી પર 8 240 ડિગ્રી પર 9 270 ડિગ્રી પર 10 300 ડિગ્રી પર 11 અને 330 ડિગ્રી પર 12 મોં હશે તો આ 12 ચાર્જ છે નોંધો કે અહીંના દરેક પોઝીટીવ ચાર્જ માટે એક વિરુદ્ધ દિશાનો ચાર્જ છે દરેક ચાર્જ માટે વિરુદ્ધ દિશાએ એક ચાર્જ છે દરેક ચાર્જ માટે અહીં એક વિરુદ્ધ ચાર્જ છે તેથી હું ગણતરી કરવા માટે જે બળ છે તેના પર ધ્યાન આપું તો આ x y સમતલ છે તો ચાલો આપણે આ x અને y સમતલ લખીએ હું z અક્ષ પર રાખેલા ચાર્જ q પર બળની ગણતરી કરવા માંગુ છું ચાલો આપણે કહીએ કે હું આ લાલ વર્તુળ પર ચાર્જ નંબર 1 અને ચાર્જ નંબર 7 ને લઇ રહ્યો છું તો તમે જોશો કે આ બે ચાર્જને લીધે બળ બતાવવામાં આવેલા તીરની જેમ જ હશે આ અપાકર્ષી હશે અને અંતર સમાન છે હવે ચાલો અંતર લખીએ કે આ ચાર્જ a અંતરે છે આ Q અંતર R પર છે આ ઉંચાઇ z છે અને તેથી આ કર્ણ અંતર z2 R2 છે તો આ બે બળ લાલ તીર તરીકે દર્શાવવામાં આવેલ છે તે સમાન મેગ્નિટ્યુડના હશે અને તેથી હોરિઝોન્ટલ ઘટકો કેન્સલ કરવામાં આવશે અને અહીં આ નેટ બળ ઈરેઝ કરું છું તેથી જો હું વેક્ટરનો સરવાળો કરું તો તે z દિશામાં હશે તેથી મારે શું કરવું જોઈએ ભૌમિતિક રીતે મેં દલીલ કરી છે કે નેટ બળ z દિશામાં હશે હું શું કરીશ હું દરેક ચાર્જ Q ને કારણે લાગતા બળના z ઘટકની ગણતરી કરીને તેને ઉમેરીશ તેથી એક ચાર્જ ને લીધે બળ એ F14π0Q qz2R2 હશે તે બળ લાલ તીર દ્વારા બતાવવામાં આવે છે અને તેનો વર્ટીકલ ઘટક zz2R2 છે જે 14π0Q q zz2R232 ની બરાબર છે અને હું 12 ચાર્જને લીધેના બળની ગણતરી કરી રહ્યો છું અને તેથી નેટ બળ 12F બનશે તેથી Fnet 14π012 Q q zz2R232 થશે F14π0Q qz2R2zz2R214π0Q q zz2R232 Fnet14π012 Q q zz2R232 નોંધો કે જેમ Z એ 0 પર જાય છે તેનો અર્થ એ છે કે જો હું આ ચાર્જ Q ને કેન્દ્રમાં મૂકીશ તો હું તેને મોટા લાલ વર્તુળમાં બતાવી રહ્યો છું તો પછી વિરુદ્ધ બાજુઓથી બળ એકબીજાને કેન્સલ કરે છે અને નેટ બળ 0 હશે જે ખરેખર જવાબ છે બધા હોરિઝોન્ટલ ઘટકો કેન્સલ થાય છે કારણ કે આ બધા Q જોડી મુજબ આવે છે હવે પ્રોબ્લેમ નંબર 3 R ત્રિજ્યાની પાતળી ડિસ્ક x y સમતલ માં કેન્દ્ર ઉદ્દગમ પર હોય એ રીતે મૂકવામાં આવી છે તેથી આપણે કેન્દ્ર ઉદ્દગમ પર હોય તેવી R ત્રિજ્યાની પાતળી ડિસ્ક લઈ રહ્યા છીએ અને તે x y સમતલમાં છે તેથી હું આ સમતલને x અને y સમતલ બનાવી શકું છું અને આ z અક્ષ છે ડિસ્ક સપાટી ચાર્જ વહન કરે છે જે 0r બરાબર છે તેથી જો હું આ r વિરુદ્ધ ને પ્લોટ કરું તે 0R વહન કરે છે તેથી r0 એ અનંત થશે અને તે પછી તે 1R ને અનુરૂપ ઘટે છે અને rR પર તે 0R ની બરાબર છે તેથી તમે જેમ જેમ આગળ વધશો તેમ આ ચાર્જની ઘનતા ઓછી થઈ રહી છે જો કે નેટ ચાર્જ મર્યાદિત બનશે અને તમે તે ખૂબ જ સરળતાથી જોઈ શકો છો નેટ ચાર્જ ધારો કે હું આ ડિસ્ક લઉ હું થોડી વાર પછી બળની ગણતરી કરીશ અને હું અહીં એક નાની રિંગ લઈશ જેની r ત્રિજ્યા અને dr જાડાઈ છે જે આ લાલ ભરેલા વર્તુળ દ્વારા બતાવવામાં આવેલ છે આ રીંગનું ક્ષેત્રફળ 2πr dr છે જે dq ચાર્જ વહન કરે છે dq2πr dr×0r છે જે 2π0dr ની બરાબર છે dr×0r2π0dr અને તેથી વહન થતો કુલ ચાર્જ એ 2π00Rdr2π0R છે જોકે ચાર્જ ઘનતા r0 પર બ્લો અપ થાય છે આ ની વિશેષ ડિપેન્ડેન્સ હોવાને કારણે નેટ ચાર્જ હજી પણ ફાયનાઈટ છે q2π00Rdr2π0R હવે પ્રોબ્લેમમાં આપણે શું જાણવા માંગીએ છીએ જો બિંદુ ચાર્જ q એ ને ઊંચાઈ z પર રિંગના અક્ષ પર મૂકવામાં આવે જો આપણે અહીં ટોચની આકૃતિ પર બ્લેક દ્વારા બતાવેલ z અક્ષ પર ચાર્જ q મૂકીએ છીએ તો આના પરનું બળ શું છે ચાર્જ પરનું બળ ફરીથી કુલ ચાર્જની ગણતરી કરવા માટે જો હું એક નાની રિંગ લઉં જો હું r ત્રિજ્યા અને dr જાડાઈની નાની રિંગ લઉં અને આ ચાર્જ q લીધે બળની ગણતરી કરીશ ફરીથી નોંધો કે એક બાજુના દરેક નાના ચાર્જ માટે બીજી બાજુ સમાન ચાર્જ છે અને તેથી આ ચાર્જ જોડીમાં આવે છે અને જો હું અહીં q પર નેટ બળ ની ગણતરી કરું તો આ લીલા તીર દ્વારા બતાવ્યા પ્રમાણે બનશે અને તેમનો હોરિઝોન્ટલ ઘટક કેન્સલ થશે તમે તેને વેક્ટોરીલી પણ કરી શકશો અને હું તે અહીં બતાવું છું ચાલો જો હું x અક્ષ પર નાનો ચાર્જ dq લઉંતો પછી આ dq ને લીધે બળ dF14π0q dqr2z2 બનશે અને આ અહીં વેક્ટર માંથી હશે જ્યાં dq ચાર્જ છે જ્યાં q એ zz rx દિશામાં હશે dF14π0q dqr2z232zz rx બીજી બાજુના ચાર્જને લીધે એક સમાન બળ અસ્તિત્વમાં આવે છે અને તે બળ dF 14π0q dqr2z232zzrx બનશે તમે જોઈ શકો છો કે જો તમે આ બે ને ઉમેરશો તો x ઘટકો કેન્સલ થશે તે મને વિવિધ રંગ દ્વારા બતાવું છું x ઘટકો કેન્સલ થાય છે તેથી નેટ ઘટક z છે dF14π0q dqr2z232zzrx તેથી હું તે z ઘટકની ગણતરી કરવા જઈશ અને z ઘટક શું છે તમે આ બે ચાર્જ ઉમેરો તે dF 2 14π0q dqr2z232 z z થશે તેથી આપણે જોઈએ છીએ કે ફક્ત z ઘટક ફાળો આપી રહ્યાં છે તેથી જો હું દરેક નાના dq માટે z ફાળો લઉં અને તેને ઇન્ટીગ્રેટ કરું તો મને આ રીંગને કારણે કુલ બળ મળે છે 14π0q dqr2z232z z અને હવે તમે તે ખૂબ જ સરળતાથી જોઈ શકો છો કે આનું ઇન્ટીગ્રેશન કરતા 14π0q 2π0drr2z232z z મળે છે કેમ કે અહીં આ સમગ્ર રીંગ પરનો ચાર્જ 2π0dr બનશે આ r ત્રિજ્યાની રિંગના કારણે બળ છે તેથી આ નેટ બળ માટે r 0 થી R સુધી ઇન્ટીગ્રેશન લેવાનું છે અને તેથી નેટ ફોર્સ F14π0qz0R2π0drz2r232 છે અહીં 0z20 મળે છે કારણ કે અહીં આ 2 કેન્સલ થાય છે અને તમને 0 z200Rdrz2r232 મળે છે અને અહીં rztanθ લેતા નેટ ફોર્સ મેગ્નિટ્યુડ F0z200tan 1Rzzsec2θ dθz3sec3 બનશે F14π0qz0R2π0drz2r2320z200Rdrz2r232 Let rztan θ F0z200tan 1Rzzsec2θdθz3sec3 આપણે z કેન્સલ કરીએ પછી આપણને 1z મળે છે અને તેથી આ 020 1z sin |0tan 1Rx થશે જે 020zRR2z2આપે છે હવે પછીના ટ્યુટોરીયલમાં આપણે પ્રોબ્લેમનો આગળનો સેટ હલ કરીશું જે પ્રોબ્લેમ નંબર 4 થી 9 છે F020zRR2z2